આ પાઠમાં આપણે વારંવાર ઉપયોગમાં લેવાતી બીજી ઓપ એમ્પ કહેવામાં આવે છે તે નોન ઈન્વર્ટિંગ એમ્પ્લિફાયર મૂલ્યોને અહી વ્યવસ્થિત રીતે પસંદ કરવામાં આવે છે તેથી આ R2 છે આ R2 છે અને આ R1 છે અને હું તમને અહી આદર્શ ઓપ એમ્પ્સ હોય છે કે જેનો મેં અગાઉ ઉલ્લેખ કર્યો તેને ચકાસી શકાય છે તેથી આ ઓપ એમ્પસ V2 સાથે જોડાયેલ છે તેથી આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ V1 V2 છે જે R1 દ્વારા વિભાજિત થાય છે તે વિદ્યુત પ્રવાહ આ રેજિસ્ટન્સ હોય છે જે V1 V2 × R2 ભાંગ્યા R1 છે એ જ રીતે Vo2 એ V2 આ નીચા R2 માં થતો વોલ્ટેજ ડ્રોપ સમાન મૂલ્યના હોવા જોઈએ અને Vo2 બરાબર V2 V1 V2 × R2 ભાંગ્યા R1 હોય છે જે V2 V2 V1 × R2 ભાંગ્યા R1 જેવું જ પણ છે હવે આમાં શું ખાસ છે હું Vo1 Vo2 ની ગણતરી પણ કરી શકું છું અને તમે જોઈ શકો છો કે તે V1 V2 × 1 2 × R2 ભાંગ્યા R1 છે તેથી આપણી પાસે V1 છે અને આ V2 તમને V1 V2 આપે છે અને આપણી પાસે V1 V2 × R2 ભાંગ્યા R1 V1 V2 × R2 ભાંગ્યા R1 છે તેથી આપણને 2 × R2 ભાંગ્યા R1 મળે છે હવે આમાં શું ખાસ છે અહી મુદ્દો એ છે કે તમે આ R2 ને R1 રેશિયો Vo1 અને Vo2 ને જુઓ તો પણ તેનો મોટો ભાગ V1 V2 નો તફાવત હોય છે અહીં પૃથક વોલ્ટેજ V1 ને ફરીથી 1 સાથે ગુણાકાર કરવામાં આવે છે જ્યારે તફાવત વોલ્ટેજ V1 V2 ને R2 ભાંગ્યા R1 દ્વારા ગુણાકાર કરવામાં આવે છે તેથી તેનો અર્થ એ છે કે આ તફાવત V1 V2 જાતે જ V1 અથવા V2 ની વિરુદ્ધ પસંદ કરે છે અને જો તમે આ બંને Vo1 - Vo2 વચ્ચેનો તફાવત લો છો તો તમે જોશો કે તે ફક્ત તફાવતના સપ્રમાણમાં હોય છે હવે આ શા માટે ઉપયોગી છે આ એટલા માટે ઉપયોગી છે કે ઘણી વખત તમારે બે મોટા વોલ્ટેજ વચ્ચેના તફાવતની ગણતરી કરવી પડશે પરંતુ તેનો તફાવત નાનો હોય છે પરંતુ દરેક વોલ્ટેજ મોટો હોય છે તો ચાલો આપણે કહીએ કે મારી પાસે 15 વોલ્ટ છે તેથી મારી પાસે 15 વોલ્ટ છે ફરીથી ઇન્સ્ટ્રુમેન્ટેશન એપ્લિકેશન્સ માં થાય છે તેથી ઇન્સ્ટ્રુમેન્ટેશન એમ્પ્લિફાયર V1 V1 V2 × R2 ભાંગ્યા R1 છે અને અન્ય એક V2 V1 V2 × R2 ભાંગ્યા R1 છે હવે જો મારી પાસે બે ઇનપુટ વોલ્ટેજ મહત્વપૂર્ણ તફાવત હોય છે આ જ ઉદાહરણ મૂલ્યો ને પહેલાં જેટલું લેતા જો આ 15 વોલ્ટ છે અને મેં આને 1 RA ભાંગ્યા Rb કહ્યું હતું કે જે 2 x R2 ભાંગ્યા R1 જેવું જ છે કે જે 200 છે કારણ કે R2 ભાંગ્યા R1 નું મૂલ્ય 100 છે તો આ 200 છે તેનો અર્થ એ થયો કે આઉટપુટ ન હોઈ શકે અને આને આપણે પછી કહીશું પરંતુ તમે જોઈ શકો છો કે આ 300 વોલ્ટ ના નાના તફાવતોને સમજવા માટે જરૂરી હોય છે